આપણે ફીચર મેચિંગ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને હવે આપણે વિચારીશું કે આ ગણતરી કેવી રીતે વધુ કાર્યક્ષમ બનાવી શકાય તેથી આપણે ફીચર મેચિંગ ના કિસ્સામાં જોયું છે અમારે બે ફીચર વેક્ટર વચ્ચે સમાનતા શોધવા જરૂરી છે અથવા તમારે ફીચર વેક્ટર ની જોડી વચ્ચેના ડિસ્ટન્સની ગણતરી કરવાની જરૂર છે અને આ વિશિષ્ટ ગણતરીની પ્રકૃતિ એ છે કે જો હું તમને એક ફીચર વેક્ટર આપું છું જેના માટે તમારે કેન્ડિડેટ સેટમાં તેના સંબંધિત ફીક્ટર વેક્ટરને શોધવું પડશે તે એક પ્રકારની ક્વેરી છે જેનો અર્થ એ છે કે એકલ ફીચર વેક્ટરને બદલે હું સંભવિત કેન્ડિડેટને તેની પ્રોક્સીમિટીમાં મેળવી શકું જે તે મને મળતો જવાબ છે અને પછીથી હું તે શોધવા માંગું છું કે તેમાંથી કયું નજીક છે અથવા અન્ય કેટલા માપદંડોને સંતોષે છે જેના દ્વારા હું તેમને નજીકની મેચ તરીકે જાહેર કરી શકું છું હવે તેથી આ એક પ્રકારની ગણતરીત્મક સમસ્યા છે તેથી તે ક્વેરી તમે જાણો છો તે સામાન્ય રીતે નથી કે મને કોઈ વિશેષ ફીચર પર રસ હશે મને ફીચર્સના સેટ પર અથવા રેન્જ અથવા ઇન્ટરવલ પર રસ હોઈ શકે છે જેના પર આ ફીચર વેક્ટરને ગમશે એક વિશિષ્ટ કેસ અલબત્ત છે તમે જાણો છો કે તમે ફક્ત ક્વેરીના બધા નીયરેસ્ટ નેબર ને ધ્યાનમાં લેશો અને અન્યથા તમે રેન્જ ક્વેરી માટે ઉલ્લેખ કર્યો છે તમે ક્વેરીથી ડિસ્ટન્સની અંદરની તમામ ફીચર્સની જાણ કરી શકો છો કારણ કે આપણે તે પણ જોયું છે એક વ્યૂહરચના જ્યાં તમે ફિક્સ્ડ ડિસ્ટન્સ થ્રેશોલ્ડનો ઉપયોગ કરી શકો છો અને તે ક્વેરી ફીચર વેક્ટરની આસપાસ કેન્દ્રિત તરીકે તે રિજિયનની અંદરની તમામ ફીચર્સની જાણ કરે છે પરંતુ સવાલ એ છે કે હવે જ્યારે તમે આ ગણતરી કરી રહ્યા હો ત્યારે તમારે તમારા કેન્ડિડેટ સેટના બધા ફીચર્સ વેક્ટર સાથે ડિસ્ટન્સની ગણતરી કરવી પડશે તેથી જો ત્યાં આવા ફીચર વેક્ટર હોય તો તમારે તે ડિસ્ટન્સીસની ગણતરી કરવી પડશે તેથી તે તમારા ઓપરેશનને એ તરીકે બનાવે છે તમે લિનિયર ટાઇમ કોમ્પ્લેક્સીટીની જટિલતા જાણો છો સામાન્ય રીતે જો હું આ દરેકને ડિસ્ટન્સની ગણતરી કરવાની આ બ્રુટ ફોર્સ પદ્ધતિ લાગુ કરું છું તો તે ટાઇમ કોમ્પ્લેક્સીટીમાં ઓર્ડર લેશે તેથી અમારું ઉદ્દેશ એ છે કે આપણે આને કેવી રીતે જાણી શકીએ છીએ તે ગણતરીઓને વધુ કાર્યક્ષમ બનાવે છે જેમ કે આપણી પાસે પહેલેથી જ તમે જાણતા હશો કે ખાસ કરીને આ પ્રકારની સર્ચ પ્રોબ્લેમ છે જો તમારી પાસે તમારો સેટ એ કેન્ડિડેટ વેક્ટર અથવા કેન્ડિડેટ એલિમેંટ્સને જાણે છે તો પછી તમે તેમને કેટલાક વ્યવસ્થિત રીતે રાખી શકો છો તેથી તમારી સર્ચ વધુ કાર્યક્ષમ બનાવવામાં આવે અને તમે ઘણા કેસોમાં સબ લિનિયર ટાઇમ કોમ્પ્લેક્સીટીસ કરી શકો તેથી આપણે ખરેખર કેન્ડિડેટ્સને કોઈ ચોક્કસ ફોર્મમાં ગોઠવવાનું આ ઓપરેશન કહીએ છીએ તે ખાસ કરીને ડેટાબેસીસના સંદર્ભમાં ઓપરેશનને ઈન્ડેક્સીંગ પણ કહેવામાં આવે છે તમે આ શબ્દ સાંભળ્યો હશે તેથી આ કિસ્સામાં n એ લક્ષ્યની ઇમેજ અથવા ડેટાબેઝમાં સંખ્યાબંધ ફીચર્સ છે અને તેથી જ તેને કાર્યક્ષમ બનાવવાનું કારણ કે મેં કહ્યું છે કે તમે કેટલીક તકનીકોનો ઉપયોગ ઇન્ડેક્સીંગ જેવી જ કરી શકો છો તમે હેશીંગ જેવી તકનીકોનો ઉપયોગ પણ કરી શકો છો જ્યાં તમે કેટલાક હેશ મૂલ્યો ઉત્પન્ન કરીને તમે કેન્ડિડેટ સેટ બનાવી શકો છો અને તે હેશ મૂલ્યોના આધારે સમાન હેશ મૂલ્યો ધરાવતા સેટને સાથે રાખવામાં આવશે તેથી તમારો વિચાર એ છે કે ક્વેરી ઇમેજ માટે તે અપેક્ષા રાખવામાં આવે છે કે તેનું સમાન હેશ મૂલ્ય હોવું જોઈએ અને તે ચોક્કસ જૂથમાં જવું જોઈએ જ્યાં તમારો કેન્ડિડેટ સેટ છે અને પછી તમે તેમની વચ્ચે સમાનતાના ડિસ્ટન્સની ગણતરી કરી શકો છો આ વિશિષ્ટ સંદર્ભમાં બે તકનીકી ઓ છે જે આ પ્રકારની ફીચર મેચિંગ માટે ખૂબ જ પ્રખ્યાત છે કારણ કે તમે જોઈ શકો છો કે આ ફીચર વેક્ટર તેઓ બહુ પરિમાણીય રજૂઆત છે અને તમે K ડાયમેન્શનલ ટ્રી K D ટ્રી નામની ખ્યાલનો ઉપયોગ કરી શકો છો જ્યાં K એ જાણીતું પરિમાણ છે જે ભાવિ વેક્ટરનું પ્રતિનિધિત્વ કરે છે તેથી જો ફીચર વેક્ટર બે પરિમાણોનું હોય તો આપણે તેને 2D ટ્રી કહીએ છીએ જો તે ત્રિપરિમાણીય હોય તો તે 3D ટ્રી છે જો તે એક પરિમાણ હોય તો તે 1D ટ્રી છે જે થાય છે જે બાઈનરી સર્ચ ટ્રી છે તો K D ટ્રી એ એક ધારણા છે જે બાઈનરી સર્ચ ટ્રી થી વિસ્તૃત છે અને તે ધારણાનો ઉપયોગ મલ્ટિ ડાયમેન્શનલ ફીચર રજૂઆત માટે સર્ચ કરવા માટે થાય છે અને આપણે થોડી ચર્ચા કરીશું K D ટ્રી નો ઉપયોગ કરીને રજૂઆતના સિદ્ધાંત અને તે સર્ચ કે આપણે K D ટ્રી ઉપર કરીએ છીએ અને હેશીંગ માટે ત્યાં એક તકનીક છે જેને લોકાલિટી સેન્સિટિવ હેશિંગ કહેવામાં આવે છે કારણ કે તમે જોઈ શકો છો કે આ કિસ્સામાં ભૂમિતિ પણ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે જાણો છો કે તમે તમારા ક્વેરી ફીચર વેક્ટરના ચોક્કસ સ્થાને ફીચર વેક્ટર મેળવવા માંગો છો તેથી ત્યાં જિયૉમેટ્રી સ્પેસની જિયૉમેટ્રી ધારણા તે સામાન્ય હેશીંગમાં ધ્યાનમાં લેવાની છે તે ફક્ત એટલું જ છે કે રેન્ડમ પોઇન્ટની મારા રેન્ડમ એલિમેન્ટ સાથે મેચિંગ હોવી જોઈએ તેથી તમે અવ્યવસ્થિત રૂપે તમે સમાન હેશ મૂલ્ય દ્વારા જુદા જુદા એલિમેંટ્સનું ગ્રુપ બનાવી રહ્યાં છો પરંતુ અહીં આપણે એ પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે જે ગ્રુપમાં અનુરૂપ કેન્ડિડેટ સેટ સમાન હોવા જોઈએ તે નજીકના હોવા જોઈએ નહીં તેમની પાસે નેબયરિંગ પ્રોપર્ટીસ હોવી જોઈએ તેથી એક પ્રકારની પ્રોપર્ટી છે તેની ખાતરી કરવા માટે ત્યાં એક તકનીક છે જે ખૂબ પ્રખ્યાત છે અને આ તકનીક લોકાલિટી સેન્સિટિવ હેશિંગ છે અને આપણે આ તકનીક વિશે પણ ચર્ચા કરીશું તેથી ચાલો આપણે પહેલા K D ટ્રી પાછળના સિદ્ધાંતો ધ્યાનમાં લઈએ કેમ કે મેં ઉલ્લેખ કર્યો છે કે K D ટ્રી બહુ પરિમાણીય ફીચર સર્ચ માટે બાઇનરી સર્ચ ટ્રી ની વિભાવનાનું એક પ્રકારનું વિસ્તરણ છે તેથી તે અસરકારક છે કે તે બાઇનરી ટ્રી છે અને દરેક નોડમાં તે મુખ્ય ફીચર વેક્ટર ધરાવે છે જેવું આપણી પાસે બાઈનરી સર્ચ ટ્રી વિશે જે છે તેથી દરેક નોડમાં એક પરિમાણીય ટ્રી માટે એક કી મૂલ્યને બદલે કી ફીચર વેક્ટર હોય છે બાઈનરી સર્ચ ટ્રી નો ઉપયોગ કરીને એક પરિમાણીય કોઈ ફીચર રજૂઆતો નથી અને પછી મેં કહ્યું છે કે દરેક નોડ ચોક્કસ પરિમાણના મૂલ્યો માટે બાઈનરી સર્ચ ટ્રી ના નોડની જેમ વર્તે છે તેથી તે નોડની તે સ્થિતિ માટે પૂર્વનિર્ધારિત છે કહો તમે રૂટથી શરૂ કરશો રૂટ રૂટમાં આપણે ફક્ત એક જ પરિમાણનો ઉપયોગ કરીશું ધારો કે તમારી પાસે બે પરિમાણીય ફીચર રજૂઆત છે તેથી જો હું પરિમાણ 1 ને x અને પરિમાણ 2 y માનું છું જો હું તે પરિમાણોનું પ્રતિનિધિત્વ કરું છું તો પછી રુટ કહો કે આપણે તમને તે નિયમની જાણ કરીશું જેનો ઉપયોગ ફક્ત મૂલ્યોના વિભાજન અથવા પરિમાણના માત્ર એક જ પરિમાણના આધારે જગ્યાના ભાગ માટે કરવામાં આવશે હું તે પછીથી સમજાવીશ તેથી આપણે આ પરિમાણોને કટ ડાયમેન્શન તરીકે ઓળખીએ છીએ ફક્ત આ તે પરિમાણનો ઉલ્લેખ કર્યો છે જેના આધારે આ પાર્ટીશન થાય છે અને તે સમયાંતરે કોઈ પણ પાથ સાથે નોડ્સ પર વૈકલ્પિક રીતે આવે છે તો આ રીતે કી વેલ્યુ મૂકવામાં આવે છે તેથી બાઈનરી સર્ચ ટ્રી ની જેમ મૂલ્યોનો ક્રમ છે જેના દ્વારા ટ્રીની રચના નક્કી કરવામાં આવે છે અહીં પણ અને જ્યારે ફીચર વેક્ટર આવે છે ત્યારે તમે તેમને આ સ્ટ્રક્ચરમાં રાખી રહ્યા છો અને જ્યારે તમે કોઈ નોંધ વિસ્તૃત કરી રહ્યા હોવ ત્યારે જ્યારે તમે તેને મૂકતા હોવ તમારે સમજવાની જરૂર છે તે શોધી કાઢો કે તમે જાણો છો કે તેને કોઈ ચોક્કસ સબ ટ્રીમાં અથવા કોઈ ચોક્કસ નોડમાં મૂકવા માટે કયા પરિમાણનો ઉપયોગ કરવો જોઈએ તેથી તે છે જે કટ ડાયમેન્શન ના મૂલ્યની તુલના કરીને બાઈનરી સર્ચ ટ્રીના નિયમોને અનુસરીને એક મુખ્ય ફીચર વેક્ટર મૂકે છે ચાલો હું K D ટ્રી ની રચના સમજાવું ચાલો આપણે મૂલ્યોના સમૂહને ધ્યાનમાં લઈએ આપણે કહીએ છે કે આપણે કહ્યું છે કે કિંમતો ૨૫ ૭૫ છે આપણે માની લઈએ છીએ કે તમારું ફીચર પરિમાણ એ બે પરિમાણીય ફીચર વેક્ટર છે કેટલાક મૂલ્યો આપણે માઈનસ ૩૦ ૧૦ માઈનસ ૬૦ માઈનસ ૫૦ ૪૦ ૯૦ કહીએ તો તેને ૧૫ ૩૦ તરીકે લઈએ તેથી હું આપણે માની રહ્યો છું કે મારી પાસે કેન્ડિડેટ સેટ રચનારા પાંચ ફીચર વેક્ટર છે તેથી મારે આ ફીચર વેક્ટરને એક પછી એક K D ટ્રી માં ગોઠવવું પડશે મારે એક એલિમેન્ટ દાખલ કરવો પડશે તેથી હું રૂટથી પ્રારંભ કરીશ અને રૂટમાં હું પરિમાણ x વિશે વિચારણા કરીશ તેથી આ એલિમેન્ટ રૂટ અને પરિમાણમાં શામેલ કરવામાં આવશે તેથી આ મૂલ્યને આધારે ફક્ત મારી આગામી તેથી અહીં જ્યારે x ના પરિમાણોની તુલના કરવી જોઈએ ત્યારે આપણે આગળના એલિમેન્ટને ઉમેરવાને ધ્યાનમાં લઈશું તેથી હવે પછીનું મૂલ્ય માઇનસ ૩૦ ૧૦ છે તેથી માઈનસ 30 કરતા ઓછા છે તેથી આ પરિમાણ આપણે અહીં ધ્યાનમાં લઈશું તેથી બાઇનરી સર્ચ ટ્રી ના નિયમ મુજબ માઇનસ ૩૦ એ ૨૫ કરતા ઓછું છે તેથી મારે તેને અહીં મૂકવું પડશે અને પછી માઈનસ ૬૦ માઈનસ ૫૦ છે જેથી જો હું અહીં જઉં તો પહેલા માઇનસ ૬૦ ની સરખામણી કરવી પડશે અને આ પરિમાણ x છે તેથી માઈનસ ૬૦ તે ત્યાં જવું જોઈએ હવે માઈનસ ૫૦ ની તુલના કરવામાં આવશે કારણ કે હવે આ નોડમાં y પરિમાણ y પરિમાણની તુલના કરવી પડશે તેથી માઇનસ ૫૦ એ ૭૦ કરતા ઓછું છે તેથી તે આ નોડમાં જવું જોઈએ તેથી આ માઈનસ ૬૦ માઈનસ ૫૦ છે અહીં y પરિમાણની તુલના કરવામાં આવે છે ધ્યાનમાં લો આ કિસ્સામાં આપણે x પરિમાણની તુલના કરવાની જરૂર છે બરાબર તેથી 40 પછીના એલિમેન્ટને ધ્યાનમાં લો તેથી પ્રથમ આપણે રૂટ ૪૦ ની તુલના કરીએ છીએ તેથી ૪૦ નો અર્થ છે કે તે આ સ્થળે આવવું જોઈએ તેથી આ ખાલી છે તેથી તે અહીં ૪૦ ૯૦ માં મૂકવામાં આવશે અને આ નોડ કટ ડાયમેન્શન y સાથે સરખામણી કરવા માટે આગળ છે ૧૫ ૩૦ તેથી જો હું અહીં આવું છું તેથી ૧૫ ની તુલના ૧૫ સાથે કરવામાં આવશે તો તે આ નોડ પર આવશે હવે તેની તુલના ૩૦ સાથે કરવામાં આવશે તે આ નોડ પર આવશે કારણ કે ૩૦ ૭૦ કરતાં ઓછી છે તેથી હવે ફરીથી x ની તુલના કરવામાં આવશે તે ૧૫ છે ૧૫ એ માઇનસ ૬૦ કરતા વધારે છે તેથી આ મૂલ્ય ૧૫ ૩૦ છે અને અહીં કટ ડાયમેન્શન y છે તેથી આ રીતે તમે જોઈ શકો છો કે એક ટ્રી બંધાયેલ છે તેથી જેમ તમે વધુ સંખ્યામાં એલિમેંટ્સ શામેલ કરો તેમ તમારું ટ્રી ના લેવલમાં વધારો કરશે અને તે તેના નોડસ તેને વિસ્તૃત કરશે અને આ વિશેષમાં કોઈપણ ક્વેરી ઇમેજ માની લો કે તમારી પાસે ક્વેરી હોય તો ૧૦ માઈનસ ૩ કહો અને આપણે આ ક્વેરીમાંથી નીયરેસ્ટ નેબર ને મેળવવા માંગીએ છીએ તેથી આપણે શું કરી શકીએ છે કે તે તમે બાઈનરી સર્ચ ટ્રી નિયમ લાગુ કરી શકો તેવું સરળ નથી કારણ કે જો તમે ચોક્કસ સબ ટ્રી પર જાઓ છો તો પણ અન્ય સબ ટ્રી માં નીયરેસ્ટ નેબર પણ હોઈ શકે છે કારણ કે જો હું નોંધ કરું છું કે આ જગ્યાના પાર્ટીશનો આ ફેશનમાં કેવી રીતે બનાવવામાં આવે છે તો મને કહો કે તમારી પાસે એક જગ્યા છે જ્યાં તમારી પાસે કિંમતો જો માઇનસ ૧૦૦ માઇનસ ૧૦૦ થી ૧૦૦ ૧૦૦ કહે છે અને પ્રથમ કિસ્સામાં તમે કરી શકો તે પ્રમાણે જુઓ કે જ્યારે આપણે રૂટમાં હોઈએ છીએ તે ૨૫ સેટ છે તેથી તમે ૨૫ નો ઉપયોગ કરી રહ્યાં છો તે માઇનસ ૧૦૦ છે 25 કદાચ આ સ્થાન x પરિમાણ માટે છે તેથી આ x અને y છે તેથી બધા મૂલ્યો જે ૨૫ કરતા વધુ છે તેથી તે રૂટ સ્થાન પરની જગ્યાનો વિષય છે તે રૂટ સ્થાનથી છે તેથી બધા મૂલ્યો બધા પોઇન્ટ્સ બે પરિમાણીય પોઇન્ટ્સ કે જે સબ ટ્રીમાં હશે તે આ ચોક્કસ સબ સ્પેસ એક બોક્સ અને અન્ય તમામ મૂલ્યોમાં રહેવા જોઈએ આ બધી સબ ટ્રી કે જે આ જગ્યામાં રહેવા જોઈએ તેથી તે વિચાર છે અને પછી તમે માઇનસ ૩૦ ૭૦ ને ધ્યાનમાં લો અને તે આ કિસ્સામાં તમારે y કોર્ડીનેટનો ઉપયોગ કરવો પડશે તેથી ૭૦ નો ઉપયોગ કરવામાં આવશે તેથી તમે હવે આ પુસ્તકમાં સબ ટ્રી લેફ્ટ સબ ટ્રી છે તેથી ૭૦ અહીં ક્યાંક હોઈ શકે છે તેથી આ તે એક રિજિયન છે જે આ ચોક્કસ સબ ટ્રી માઇનસ ૩૦ ૭૦ નું પ્રતિનિધિત્વ કરશે તેથી આ ૭૦ છે તેથી આ ૨૫ x દિશા છે અને કહો કે આ ૭૦ છે જો હું ૪૦ ૯૦ ને ધ્યાનમાં લઈશ તો તે y રિજિયનમાં પણ હોવું જોઈએ ૪૦ ૯૦ એ એક પોઇન્ટ છે તો આ બે રિજિયન્સ છે તેથી આ આનો લેફ્ટ સબ ટ્રી હોવો જોઈએ અને આ તે જ હોવું જોઈએ જે તમે રાઇટ સબ ટ્રી ને જાણો છો આ જ રીતે આ પાર્ટીશન આ નોડનું લેફ્ટ પાર્ટીશન છે અને આ જ યોગ્ય પાર્ટીશનો છે તેથી જ્યારે તમારી પાસે માઇનસ ૬૦ માઇનસ ૫૦ ની જેમ તે લેફ્ટ પાર્ટીશન છે તેથી તમારે અહીં ધ્યાનમાં લેવું જોઈએ અને તે પરિમાણ x છે તેથી તે આ કંઈક હશે તેથી આ માઈનસ ૬૦ છે એક સેકન્ડ આ લેફ્ટ છે અને આ બરાબર છે અને જ્યારે તે ૧૫ ૩૦ છે જે y માંથી છે તેથી અહીં કંઈક આવું હોવું જોઈએ જે તમે જોઈ શકો છો કે આ નોડ માટે તમારું નોડ રાઇટ સબ ટ્રી છે અને આ નોડ લેફ્ટ સબ ટ્રી છે તેથી આ રીતે તમે કોઈ રિજિયનને જુદા જુદા સેલ્સ માં વિભાજીત કરી રહ્યાં છો અને તમારો ક્વેરી પોઇન્ટ તમારી અપેક્ષા રાખવી જોઈએ જો તમે કોઈ પોઈન્ટ મૂકવા માંગતા હો તો તે રિજિયનમાં મૂકવું જોઈએ અને એવી અપેક્ષા રાખવામાં આવશે કે તમારી સર્ચ સ્પેસ તમારા નેબયરિંગ પોઈન્ટ તે રિજિયનમાં હોવું જોઈએ પરંતુ સમસ્યા એ છે કે આ સરહદ રિજિયનમાં પણ કેટલાક પોઇન્ટ્સ તેઓ નેબર્સ પણ હોઈ શકે છે તેથી ફક્ત આ સેલને શોધવાનું પૂરતું નથી તમારે નેબર્સની શોધ પણ કરવી પડશે તેથી તમારે ચોક્કસ સર્ચ વ્યૂહરચનાનું પાલન કરવું પડશે જે નીયરેસ્ટ નેબર ને શોધવા માટે બાઇનરી સર્ચ વ્યૂહરચના જેવું નથી તો ચાલો અહીં પણ તેની ચર્ચા કરીએ તેથી આપણે K D ટ્રી નો ઉપયોગ કરીને નીયરેસ્ટ સર્ચ કરવાનું વિચારીશું કારણ કે આપણે જોયું છે કે K D ટ્રી કેવી રીતે જગ્યાને પાર્ટીશન કરે છે અને કોઈ ચોક્કસ સેલમાં ક્વેરી શોધવાનો પ્રયાસ કરે છે તેમ છતાં તેના નેબયરિંગ સેલ્સને પણ નેબયરિંગ રિજિયન્સ શોધવા માટે ધ્યાનમાં લેવામાં આવશે તેથી વ્યૂહરચના એ છે કે જેમ તમે ટ્રી નોડ્સ પર જાઓ છો તમારે હંમેશાં વર્તમાનની સૌથી નાની ડિસ્ટન્સ અને સંબંધિત કી ફીચર જાણવી જોઈએ જ્યારે તમે કોઈ ફીચર કી ફીચર શોધવા માટે આ નોડને ઇનવર્સ કરતા હોવ ત્યારે તમારે કોઈપણ સબ ટ્રી ને અવગણવું જોઈએ નહીં જ્યાં સુધી તમે ખાતરી ન કરો ત્યાં સુધી કે તમામ મૂલ્યો બધા ફીચર વેક્ટર અથવા તે સબ ટ્રીની અંદરના બધા કી વેક્ટર્સ ડિસ્ટન્સ પર છે જે ફીચર સ્થાન વચ્ચે અત્યાર સુધીમાં જે મળ્યાં છે તે ન્યૂનતમ ડિસ્ટન્સ કરતા વધારે છે તેથી તેથી જ તમારે હાલનું સૌથી નાનું ડિસ્ટન્સ અને સંબંધિત કી ફીચર સંગ્રહિત કરવા પડશે પછી તમે હાયપર વોલ્યુમના કોર્નર નોડસ સાથે લઘુત્તમ ડિસ્ટન્સની તુલના કરીને સબ ટ્રીઓ ને કાપી શકો છો અહીં તમે જે બતાવ્યું છે તે બાઉન્ડિંગ બોકસીસ છે તેથી તમે તેમના કોર્નર પોઇન્ટ્સ પણ નોંધી શકો છો અને તમે આ ડિસ્ટન્સની તુલના કરી શકો છો જો તમને લાગે કે આ કોર્નર્સમાંથી એક આ કોર્નરના બધા ડિસ્ટન્સીસ જુઓ પોઇન્ટ્સ તેઓ ઓછામાં ઓછા ડિસ્ટન્સ કરતા વધારે છે તો તમારે તેમાંથી પસાર થવાની જરૂર નથી તમારે તે રિજિયનના કોઈપણ કી મૂલ્યોની શોધમાંથી પસાર થવું જોઈએ નહીં તેથી આ રીતે તમે સાબિત કરી શકો છો તેથી જ્યાં તમારે આગળ વધવું જોઈએ ત્યાં સબ ટ્રીમાં નિર્ણય લેતી વખતે તમારે કાપણીની સંભાવના વધારવા માટે સબ ટ્રીની સર્ચ કરવી જોઈએ જેનો અર્થ ક્વેરીની નજીક આવેલા સબ ટ્રી પર જવું જોઈએ તેથી તમે બાઈનરી સર્ચ ટ્રીમાં કરીએ છીએ તેમ તમે તરત જ તમારી સર્ચ સ્પેસમાંથી કોઈ પણ સબ ટ્રીને કાઢવાનો કોઈ નિર્ણય લેતા નથી દરેક નોંધ પર આપણે નિર્ણય લઈએ છીએ અથવા આપણે ડાબી બાજુ જઇએ છીએ અથવા બરાબર છે પરંતુ K D ટ્રીમાં આપણે તે કરી શકતા નથી અમારી પાસે બંને સબ ટ્રી સાથે પસાર થઈ શકે છે સિવાય કે તમે ખાતરી કરો કે સબ ટ્રી દ્વારા રજૂ કરાયેલ સેલ બધા કોર્નર પોઇન્ટ છે કે જે તમે તમારા વર્તમાન અમલમાં છો તે સૌથી નાના ડિસ્ટન્સથી વધુના ડિસ્ટન્સ પર છે અને પછી તમે તેને કાપી શકો છો તેથી આ રીતે તમે જાઓ અને આખરે તમે જે પણ સબ ટ્રી અંતે ધરાવતા હોવ તે માટે નેબયરિંગ વેક્ટરને શોધવા માટે તમારે તે સબ ટ્રીમાંના બધા ફીચર વેક્ટરની તુલના કરવી પડશે તેથી ટાઇમ કોમ્પ્લેક્સીટી જો આપણે બાઇનરી સર્ચ ટ્રીની જેમ પણ ધ્યાનમાં લઈએ તો પણ વસ્ટ કેસ સ્પેસ ટાઇમ કોમ્પ્લેક્સીટી K D ટ્રીમાં હજી પણ તે લિનિયર હશે પરંતુ વ્યવહારમાં તમને મળી શકે તેથી ક્વેરી પોઇન્ટની નજીકના સેલને શોધવા માટે log અને નેબરહૂડના સેલ્સની આસપાસ શોધવા માટે જેમ મેં કહ્યું છે કે તે ફક્ત તે સેલ નથી તમારે નેબયરિંગ સેલ્સને પણ ધ્યાનમાં લેવું પડશે આ કાર્યક્ષમ સર્ચ કરવા માટેની બીજી તકનીક એ લોકાલીટી સેન્સિટિવ હેશીંગ તકનીક છે અને હું પણ આ તકનીક વિશે થોડું વધુ વિસ્તૃત કરીશ હું તમને વધારે વિગતોમાં ગયા વિના સિદ્ધાંતો પ્રદાન કરીશ તેથી અહીંની પ્રોપર્ટી એ છે કે તમારે હેશ ફંક્શનનો ઉપયોગ કરવો પડશે જે ડિસ્ટન્સ ફંક્શનને ધ્યાનમાં રાખીને ફીચર વેક્ટરના લોકાલીટીને સુરક્ષિત રાખવું જોઈએ જેનો અર્થ એ છે કે જો હું હેશ ફંક્શનને ધ્યાનમાં લઉં તો h કહે અને જો હું બે ફીચર વેક્ટરને ધ્યાનમાં લઈશ x અને y જે બોલ્ડ ફોન્ટ્સ દ્વારા અહીં બતાવવામાં આવી રહ્યું છે તેથી બંને હેશ કાર્યો જો તે સમાન હોય તો તેમની સંભાવના કે તે બંને એકસરખા હશે ખૂબ જે ઊંચી હશે જો તેમની વચ્ચેનું ડિસ્ટન્સ પણ નાનું હોય તો તેનો અર્થ એ કે તેઓ ખૂબ નજીકથી અંતરે છે તેથી જો હું હેશ ફંક્શનની આ પ્રોપર્ટીને સુનિશ્ચિત કરી શકું છું તો તે હેશ ફંક્શન્સ સમાન લાક્ષણિકતાઓને સમાન ગ્રુપ સમાન બકેટમાં મૂકવામાં ઉપયોગી થશે તેથી તે સિદ્ધાંત છે જેનો આપણે ઉપયોગ કરીશું તો ચાલો આપણે શોધી કાઢીએ આપણે હેશ ફંક્શન ના ઉદાહરણ ને ધ્યાન માં લઈએ કારણ કે તે સાચું છે તે જાણો જ્યારે તેમની ડિસ્ટન્સ ઓછી હોય ત્યારે પ્રોબેબીલીટી વધારે હોવી જોઈએ જ્યારે ડિસ્ટન્સ મોટા હોય ત્યારે હેશ ફંક્શનની પ્રોબેબીલીટી અલગ હોવી જોઈએ તેથી તે પ્રોપર્ટીને પણ સંતોષવા જોઈએ તેથી તેનું ઉદાહરણ તરીકે આપણે તેનો વિચાર કરી શકીએ છીએ રેન્ડમ યુનિટ વેક્ટર r ના પરિમાણ નાના n અને ઉદાહરણ તરીકે તમે દરેક પરિમાણમાં આ ડિસ્ટ્રિબ્યુશનને અનુસરીને મૂલ્યો ઉત્પન્ન કરીને નોર્મલ ડિસ્ટ્રિબ્યુશનનો ઉપયોગ કરીને આ વેક્ટર બનાવી શકો છો જો તમે કરશો તો તે તમને n સમય આપશે તો પછી તે તમને પરિમાણ n ના રેન્ડમ ફીચર વેક્ટરનું ફીચર વેક્ટર આપશે તેથી પરિમાણ n ના કોઈપણ વેક્ટર x માટે તમે હેશ ફંક્શનને વ્યાખ્યાયિત કરી શકો છો તો તે બે મૂલ્યવાન હેશ ફંક્શન છે તેથી ત્યાં બે વેક્ટર ફક્ત 1 અથવા 0 છે પરંતુ રસપ્રદ તથ્ય એ છે કે આ બતાવી શકાય છે કે કોઈપણ બે વેક્ટર x અને y માટે પછી બે હેશ મૂલ્યો સમાન હોવાની સંભાવના આ તથ્ય દ્વારા આપવામાં આવી છે

તેથી તમે આ ખૂણાને રેડિયનની દ્રષ્ટિએ પણ વ્યક્ત કરી શકો છો તમે જાણો છો કે આ એંગલ રેડિયનની દ્રષ્ટિએ વ્યક્ત થયેલ છે હકીકતમાં આ ફંક્શન કોસાઇન ફંક્શન્સની નજીકથી સમાન છે તેથી તેનો અર્થ એ કે એંગલ ખૂબ નાનો છે પછી તે ફીચર વેક્ટર તદ્દન નજીક છે અને પછી ત્યાં સમાન હેશ મૂલ્ય હોવાની સંભાવના છે જે આ કિસ્સામાં 1 ની બરાબર છે તેથી બંનેમાંથી બંનેની જેમ હેશ મૂલ્ય 0 છે અથવા તે બંને 1 છે તેથી તે ખૂબ ઊચું હશે તેથી શું તમે જાણો છો કે આ વિશેષતા વિશેષ પ્રોપર્ટીનું મહત્વ છે તેથી આ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને તમે કોઈ યોજના ડિઝાઇન કરી શકો છો તેથી તમે બહુ પરિમાણીય બકેટિંગની યોજના ડિઝાઇન કરી શકો છો તેથી તમે ધ્યાનમાં લો કે એક વેક્ટર રાખવાને બદલે તમારી પાસે k રેન્ડમ વેક્ટર છે અને તેથી સ્વતંત્ર રીતે તમે k હેશ મૂલ્યો ઉત્પન્ન કરી શકો છો તેથી દરેક k પરિમાણીય બાઇનરી પ્રતિનિધિત્વ આપશે અને તે પોતે જ એક બકેટ મલ્ટિ ડાયમેન્શનલ બકેટનું ઈન્ડેક્ષ હોઈ શકે છે અને તમે આ બકેટમાંથી એકમાં તમારું ઇનપુટ વેક્ટર મૂકી શકો છો તેથી જો તમારી પાસે કે હેશ મૂલ્યો છે જેમ કે તે બાઇનરી રજૂઆત છે તો ત્યાં 2K બકેટ અને આ એક બકેટમાં હોઈ શકે છે તેથી જ્યારે પણ ઇનપુટ વેક્ટરની સમાન બકેટ નંબર હોય ત્યારે તમે તેને તે બકેટ માં મૂકીને જોશો તેથી આ રીતે તમે હેશીંગમાં પ્રદર્શન કરી શકો છો તેથી આ કેવી રીતે કોઈ ખાસ બકેટની લાક્ષણિકતા છે હવે તમે આગળ વધારીને જાણી શકો છો કે એકલ બહુ પરિમાણીય બકેટિંગ સ્કીમ ન હોવાને બદલે તમે આ પ્રક્રિયાને પુનરાવર્તન કરી શકો છો તમારી પાસે L બહુવિધ બકેટ હોઈ શકે છે તેથી ફક્ત એક બકેટમાં ફીચર વેક્ટર રાખવાને બદલે તમે ધ્યાનમાં લો કે ત્યાં હેશ ફંક્શન્સના L આવા કુટુંબ છે અને સ્વતંત્ર રીતે તમે L મલ્ટીપલ દાખલાઓ રાખી રહ્યા છો તમે નેબયરિંગ ફીચર વેક્ટર મેળવવાની તક બનાવી રહ્યા છો નેબયરિંગ ફીચર વેક્ટરની સંભાવના તે ઘણી વખત કરીને એક તક છે જે ઊંચી હશે તેથી તમે આ પ્રક્રિયાને L વખત પુનરાવર્તિત કરી રહ્યાં છો અને ઉદાહરણ તરીકે તમે આવા પેદા કરી શકો છો કે તમે L ટાઇમ્સ જેવા બહુ પરિમાણીય વેક્ટરને જાણો છો તેથી તમારી પાસે આવી L બકેટ છે અને તે એક યોજના છે અને પછી તમારે તમે જ્યારે નીયરેસ્ટ નેબર ની શોધ કરી રહ્યા હોવ ત્યારે તમે જે કરી શકો છો તે ક્વેરી આપવામાં આવે ત્યારે તમારે L બકેટની ગણતરી કરવી પડશે અને તે બધામાં નીયરેસ્ટ નેબર ની શોધ કરવી પડશે તેથી તે તમારા લોકાલીટી સેન્સિટિવ હેશીંગને વધુ કાર્યક્ષમ બનાવે છે અને નીયરેસ્ટ નેબર ને ગુમ કરવાની સંભાવના ઓછી હશે તેથી આ સાથે મને આ જગ્યા પર આ લેક્ચર બંધ કરવા દો અને આપણે આ ચર્ચા ચાલુ રાખીશું હકીકત માં આ વિષય માં આપણી પાસે આ બે ભાગ છે એક બીજા ભાગ સાથે બંધબેસતું છે તે મોડેલ ફિટિંગ છે જેનો ઉલ્લેખ મેં કરેલો છે કારણ કે પોઇન્ટ્સ ને મેચ કર્યા પછી તે મુદ્દાઓનો ઉપયોગ કરીને તમે મોડેલને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો જે ડેટાને સમજાવે છે તેથી અમે સતત લેક્ચર માં મોડેલ ફિટિંગની આ કેટલીક તકનીકો વિશે ચર્ચા કરીશું ખુબ ખુબ આભાર કીવર્ડ્સ K D ટ્રી નીયરેસ્ટ સર્ચ લોકાલીટી સેન્સિટિવ હેશીંગ બકેટિંગ